સામાન્ય વિશ્લેષણ પરના આ એનપીટીઈએલ વ્યાખ્યાનમાં તમારું સ્વાગત છે આપણે એન્ટેના નું સામાન્ય વિશ્લેષણ ચાલુ રાખશું હવે છેલ્લા વ્યાખ્યાનમાં આપણને સંભવિત ખ્યાલો દ્વારા એન્ટેના નું વિશ્લેષણ કરવા માટે જરૂરી તમામ સૂત્રો મળ્યા છે ખરેખર ત્યાં ત્રણ ઉદાહરણો હશે જેના દ્વારા આપણે જોશું કે વિવિધ પ્રકારના એન્ટેના જે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે આપણે શોધી કાઢેલી સમાન તકનીકો દ્વારા તેઓનું વિશ્લેષણ કરી શકાય છે પ્રથમ એક અનંત ગ્રાઉન્ડ પ્લેન પર લંબચોરસ એપ્રેચર છે તમે આ જોઈ શકો છો આ અનંત કંડક્ટર છે જોકે અહીં તે મર્યાદિત તરીકે દર્શાવવામાં આવ્યું છે પરંતુ ધારો કે તે અનંત છે તેથી અનંત માટે સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે દરેક બાજુમાં કંડક્ટર ઓછામાં ઓછું 5λ લાંબું હોવું જોઈએ તેથી જો આપણે તે કરીએ એનો અર્થ એ કે જો આપણી પાસે સૌથી ઓછી ફ્રીક્વન્સી હશે તો આપણે કહીએ કે આપણી પાસે એક્સ બેન્ડ છે તેથી 8 ગીગાહર્ટ્ઝ સૌથી ઓછી ફ્રીક્વન્સી થશે તેથી તે આશરે 2 જેટલું થશે તેથી 5λ થશે 11 12 સે જેટલું અંદર રાખીએ તો આપણે તેને અનંત ઇલેક્ટ્રિક ગ્રાઉન્ડ પ્લેન કહી શકીએ છીએ અને આપણી પાસે એપ્રેચર હોઈ શકે છે હવે એપ્રેચર કોઈપણ આકારનું હોઈ શકે છે અહીં આપણે લંબચોરસ એપ્રેચર લઈ રહ્યા છીએ અને આ એપ્રેચર ખરેખર તમે જુઓ છો તે રીતે તમે આના દ્વારા સ્લોટ એન્ટેના નું વિશ્લેષણ કરી શકો છો તો ચાલો આપણે કહીએ કે આપણી પાસે મૂળભૂત રીતે લંબચોરસ સ્લોટ છે તેથી તે અનંત ગ્રાઉન્ડ પ્લેન પર એક છિદ્ર છે અને હું અહીં મૂળભૂત એપ્રેચર ની આકૃતિ દોરી શકું છું તેથી ચાલો આપણે કહીએ કે x y પ્લેન માં એપ્રેચર છે તો તે z 0 પ્લેન છે અને ચાલો આપણે કહીએ કે આ બિંદુ b2 છે અને આ બિંદુ a2 છે તેથી તેનો અર્થ એ કે આ બિંદુ a2 થશે અને આ બિંદુ b2 થશે તેથી એપ્રેચર ના કેન્દ્ર ને આપણે ઓરિજીન ઓફ ધ કોઓર્ડિનેટ તરીકે લઈએ અને આપણે ધારીએ છીએ કે એપ્રેચર ક્ષેત્ર એકસરખું છે હવે તે વસ્તુ માન્ય છે જો આપણી પાસે આની આ પહોળાઈ છે એનો અર્થ એ કે એ ની તુલનામાં બી ખૂબ જ નાનો છે તેથી તે કિસ્સામાં સ્લોટ્સ ની પહોળાઈ સામાન્ય રીતે ખૂબ ઓછી હોય છે તેથી તમે માની શકો છો કે ત્યાં ક્ષેત્ર સમાન છે અથવા જો તમે વધારે આગળ વધી શકો તો વસ્તુમાં સ્લોટ કાપવામાં આવે છે તેના આધારે તમે કેટલાક અન્ય ક્ષેત્ર પણ ધારણ કરી શકો છો પરંતુ તમારી સાથે પ્રારંભ કરવાથી તમે જોશો કે આ એક સારું પરિણામ આપે છે તેથી આપણે કહી શકીએ કે એપ્રેચર ક્ષેત્ર આપણે માની લઈએ છીએ કે તે સમાન છે અને દેખીતી રીતે અહીં તે વસ્તુ તરીકે y નિર્દેશિત થશે અને ચાલો કહીએ કે તે એકરૂપ છે તેથી ત્યાં x y માં તફાવત છે તેથી E0 એ અચલ છે તેથી હું કહી શકું છું કે આ a2 x માન્ય છે ફરીથી હું x' લખી રહ્યો છું જોકે મેં x y તરીકે અક્ષ બતાવ્યા છે પરંતુ આ મારો સ્રોત છે તેથી હું પ્રાઇમ કોઓર્ડિનેટ્સ નો ઉપયોગ કરી રહ્યો છું તેથી આ ક્ષણે આપણે આ કરીશું આપણું આગળનું પગલું આપણે આ સપાટીના ચુંબકીય પ્રવાહ માટેના ચુંબકીય પ્રવાહ શું છે તે શોધવાનું રહેશે તેથી Ms આપણે જાણીએ છીએ તેમ છે Ms 2η x Ea હશે તેથી આ કિસ્સામાં n એ z નિર્દેશિત છે તેથી az x ay E0 તમે તે ક્ષેત્ર લખી શકો છો કે જ્યાં આ માન્ય છે અને બીજે ક્યાંય શૂન્ય છે અને એ પણ આપણે જાણીએ છીએ કે આપણી પાસે અનંત ગ્રાઉન્ડ પ્લેન હોવાથી js 0 થશે તેથી સ્રોત જે આપણે સપાટીના સ્રોતને સમાનતા સિદ્ધાંત સાથે શોધી કાઢયો તે પ્રવાહ છે તેથી હવે જો તમે તમારી જૂની નોંધો જુઓ જે તમને સરળતાથી મળી શકે છે કે જ્યારથી js 0 છે તેથી Ne 0 રહેશે Nɸ 0 હશે અને ત્યાં Le અને Lɸ હશે હવે Lθ તમે ms જોશો હું અહીં એમ પણ કહી શકું છું કે તેમાં ફક્ત એક x કમ્પોનન્ટ હશે અને તે કંઈ નથી પણ જો તમે કરો તો 2E0 ax છે તેથી L b2 થી b2 થશે તમે જોઈ શકો છો કે આ છે તેથી અહીં તમે cosθ cosɸ વગેરે કરી શકો છો તેથી આ ઇન્ટિગ્રેશન એ x નું છે અને Mx પહેલાથી જ આપણે જાણીએ છીએ કે Mx 2E0 છે તેથી આપણે સરળતાથી આ ઇન્ટિગ્રેશન કરી શકીએ કારણ કે તે ejkxsinθ cosɸ છે તેથી તમે સરળતાથી કરી શકો છો અને તમે જોશો કે આ હું લખી શકું છું કે 2cosθ cosɸ E0 ab જેમાં XKa2 sinθ cosɸ અને YKb2sinθ sinɸ તેથી 2 sin ક્રિયાનો ગુણાકાર અને તે જ રીતે આપણે Lɸ શોધી શકીએ છીએ Lɸ 2abE0sinɸ sinXXsinYY તેથી એકવાર તમે Nθ Nφ Lθ Lφ ને જાણ્યા પછી તમે Eθ દ્વારા શોધી શકો છો આપણે આ પહેલા પણ કરી લીધું છે તેથી હવે તે હશે Ej ab k E0 e j kr 2 πrsinɸ sinXXsinYY અને Eφ હશે j ab તેથી આ ફાર ફિલ્ડ છે તેથી Ej ab k E0 e j kr 2 πrcosθcosɸ sinXXsinYY ઉપરાંત Hθ Eɸ અને HɸEθ હશે તેથી આપણે સરળતાથી શોધી કાઢયું છે તે આપણે કરેલા વિશ્લેષણમાંથી તમે જોશો તમે ફાર ફિલ્ડ શોધી શકો છો દૂરના ક્ષેત્રમાં Eθ Eɸ ઘટકો અને Hθ Hɸ ઘટકો છે અને આપણે હવે રેડિયેશન પેટર્ન શોધી શકીએ છીએ તેથી આપણું વાસ્તવિક એપ્રેચર ક્ષેત્ર વાય નિર્દેશિત છે તેથી આપણે મુખ્ય પ્લેન ની વ્યાખ્યા આપી શકીએ છીએ મુખ્ય પ્લેન હશે તેમાંનું એક છે E પ્લેન પ્લેન જ્યાં y z પ્લેન પ્લેન હશે તેને આપણે E પ્લેન પ્લેન કહીશું તેથી તે બીજું કઈ નહીં પરંતુ ɸ2 છે તેથી જો આપણે 2 મૂકીએ તો ચાલો આપણે X અને Y વ્યાખ્યાઓ જોઈએ તરત જ x 0 અને y શૂન્ય થશે નહીં તેથી X0 અને Yk b2sinθ બનશે તેથી તરત જ જો તમે Eθ જુઓ તો Eθj ab k E0 e j kr 2 πrsinYY અને Eφ 0 બનશે તેથી મુખ્ય પ્લેન માં તમારી પાસે Eφ તેથી તમે આને સામાન્ય બનાવી શકો છો આ ખરેખર અચલ છે અને આ ભાગ જો હું આ ક્ષેત્રની તીવ્રતા લઈશ તો આ ભાગ જાય છે તેથી મૂળભૂત રીતે તે sin Y છે તેથી હું E પ્લેન માં રેડિયેશન પેટર્ન મૂકી શકું છું તે એક ક્ષેત્ર રેડિયેશન પેટર્ન છે પાવર રેડિયેશન પેટર્ન આનો વર્ગ હશે તેથી જો હું આને સામાન્ય બનાવું તેનો અર્થ એ કે હું આ ના દ્વારા વિભાજિત કરું છું તેથી મૂળભૂત રીતે તે એક sin ક્રિયા છે તેથી અહીં તે Y છે તેથી હવે તમે આ મૂલ્ય 0 ની જગ્યાએ 1 લઈ શકો છો અને પછી તે જશે તમે sin પેટર્ન જાણો છો અને કારણ કે હું તીવ્રતા લઈ રહ્યો છું તેથી તે ફક્ત તેના જેવી હકારાત્મક વસ્તુઓ કરશે તેથી તે બિંદુઓ ક્યાં છે આ બિંદુઓ π છે આ બિંદુ 2π વગેરે છે અને નું વિશ્લેષણ કરીશું આપણે અહીંથી શોધવા પડશે તો આ એક ઇ પ્લેન છે હવે મને જોવા દો એચ પ્લેન પેટર્ન શું છે તેથી એચ પ્લેન ચોક્કસપણે અન્ય એક છે એનો અર્થ એ કે ɸ 0 જેટલું મુખ્ય પ્લેન છે તેથી તેઓ તરત જ મારો Xka2sinθ અને Y0 બને છે તેથી મારો Eθ0 થશે પરંતુ Eφ અસ્તિત્વમાં છે અને Eφ એ ફરીથી તે જ અવરોધ વસ્તુ છે અને તે આવું થશે Eɸj ab k E0 e j kr 2πrcosθsinXX હવે સ્પષ્ટ છે કે આ sin c ફંક્શન જ્યાં આ Xk a2sinθ દ્વારા આપવામાં આવ્યું છે તેથી જો તમે પ્લોટ કરો છો તો આ sin c નો તફાવત આ cos θ ના તફાવત કરતા ખૂબ ઝડપી છે તેથી જ લોકો તેને આની જેમ પ્લોટ કરે છે કે Eɸcosθ તેથી લગભગ θ0 છે આ તમને બે વસ્તુ આપે છે પરંતુ ખરેખર તમે તેને હંમેશાં મૂકી શકો છો તેથી તે સમાન પ્રકારનું sinc ફંક્શન હશે પરંતુ દેખીતી રીતે તમારે θ આપવો પડશે તેથી આ X ના સંદર્ભમાં છે અને તે ફરીથી આ π છે આ 2π છે બરાબર હવે ચાલો હવે આ ઇ પ્લેન પેટર્ન ને વધુ સ્પષ્ટતાથી જોઈએ તેથી જ્યાં નલ થાય છે કારણ કે આપણે જાણીએ છીએ કે મહત્તમ થયેલ મુખ્ય બીમ Y0 છે તેનો અર્થ એ કે બ્રોડસાઇડ દિશામાં Z0 છે તો ચાલો ફરીથી ઇ પ્લેન પેટર્ન માં જોઈએ ઇ પ્લેન માં નલ થાય છે જ્યારે આપણી પાસે kb2sinθn જ્યાં n1 2 3 વગેરે છે તો θn નું મૂલ્ય શું છે તેનો અર્થ હું કહી શકું છું કે ઇ પ્લેન છે તેથી અહીં આ Y ને અનુરૂપ આ θn આવી રહ્યું છે તો આ θn નું મૂલ્ય શું છે તેથી n sin 12 nπkb તેથી જો તમે K ની વેલ્યુ મૂકો તો k2π તેથી તે n sin 1 nλbc બને છે અને યાદ રાખો કે આ રેડિયન માં છે તેથી સામાન્ય રીતે b' નો ભાગ લેમ્બડા λ કરતા ઘણો મોટો લેવામાં આવે છે ખરેખર કોઈપણ વ્યવહારુ એન્ટેના માટે તમે હંમેશાં કહ્યું હતું કે પરિમાણો ઘણા લેમ્બડા λ લાંબા હોવા જોઈએ અન્યથા તમે ઇન્ટરફેસ પેટર્ન મેળવતા નથી તેથી આપણે માની શકીએ કે b ઘણા મોટા છે અથવા તમે લેમ્બડા λ કહી શકો તેથી હું કહી શકું છું કે nnλbc છે તેથી નલ બીમવિડ્થ માટે નલ શું હશે નલ થી નલ બીમ ની પહોળાઈ તેથી તે 2θn હશે અને તે 2θn2bc થશે ખરેખર પ્રથમ નલ મૂકો જેથી n1 હોય તેથી આ એક વસ્તુ છે અને તમે તેને ડિગ્રી માં રૂપાંતરિત કરી શકો છો જે તમને આપશે 2θn114 એ જ રીતે તમે હાફ પાવર બીમવિડ્થ શોધી શકો છો તેથી પહેલા આપણે શોધવું પડશે કે અડધી શક્તિ ક્યાં છે તેનો અર્થ એ છે કે દેખીતી રીતે અડધી શક્તિ અહીં ક્યાંક ઉત્પન્ન થઈ રહી છે તેને અનુરૂપ θ ને θ3db કહીશ તેથી અર્ધ શક્તિ બિંદુ જ્યારે kb2sin3db બિંદુ થાય છે આ મૂલ્ય કોઈ જાણે છે આ એક sin ફંક્શન માંથી છે તેથી કારણ કે આપણે sin c ફંક્શન જાણીએ છીએ કૃપા કરીને નોંધો કે તમે આ ચકાસી શકો છો sinc 1 707 બરાબર છે જે આપણો હાફ પાવર પોઇન્ટ છે તેથી હું આ જાણતો હતો તેથી જ મેં તે 1 391 લખ્યું તેથી તમે હવે અડધા પાવર બીમ ની પહોળાઈ લખી શકો છો જે હશે HPBW23db2sin 10 443λbc અને તે બનશે 114 6sin 10 443λb° તેથી જો તમે લેમ્બડા lambda λ ની દ્રષ્ટિએ b જાણો છો તો તમે આ સરળતાથી શોધી શકો છો એ જ રીતે પ્રથમ બાજુ લોબ મેક્સિમા તેનો અર્થ છે ફસ્ટ સાઈડ લોબ મેક્સિમા ક્યાં થાય છે તે થાય છે ફરીથી એક જાણીતી વસ્તુ જે તેથી હું ફસ્ટ સાઈડ લોબ મેક્સિમા લખીશ તેથી એક sin c ફંક્શન માટે આ મૂલ્ય જાણીતું છે તેથી જો આપણે sin કહીએ તો ચાલો આપણે સાઇડ લોબ મેક્સિમા કહીએ તેથી θs કિંમત જે થાય છે જ્યારે આ વસ્તુ x છે 4 તેથી અહીંથી તમે કહી શકો છો કે ફસ્ટ સાઈડ લોબ બીમ ની પહોળાઈ હશે જે FSLBW2s2sin 11 43bc તેથી મહત્વની વસ્તુ એ છે કે ફસ્ટ સાઈડ લોબ લેવલ શું છે પરંતુ આપણે તે જાણવા માગીએ છીએ કે આ મહત્તમ મૂલ્યનો અર્થ છે કે જો મારી પાસે અહીં છે તો આના દ્વારા શું વિભાજીત કરેલુ છે જેને ફસ્ટ સાઈડ લોબ લેવલ કહે છે તેથી દેખીતી રીતે આ 1 છે તેથી જો હું આ મૂલ્ય જાણું છું તો હું શોધી શકું છું અને તે મૂલ્ય જાણીતું છે તેથી હું કહી શકું છું કે ફસ્ટ સાઈડ લોબ લેવલ જે હશે First side lobe levelEθsEθsin 4 217 13 26db આને બદલે આ સાઇડ લોબ લેવલ નું એક ચોક્કસ મૂલ્ય છે પરંતુ કેટલીકવાર લોકો કહે છે કે સાઇડ લોબ ડેલ્ટા Δ થેટા θ આ મૂલ્ય મૂકવાને બદલે છે sinc ફંક્શન નો અંક મહત્તમ છે તેનો અર્થ એ કે આંકડો એટલો હશે કે તમે જોઈ શકો છો આ વધુ સારું પદ છે પરંતુ લોકો કહે છે કે θs થાય ત્યારે થાય છે જ્યારે sinc ફંક્શન નો અંક મહત્તમ હોય છે આ સાચું નથી આપણે જોયું છે કે sinc ના આ મૂલ્ય માત્ર તમને જ મળે છે પરંતુ તે સમયે તમે મૂકી શકો છો કે kb2sins App 212 13 47db તેથી અહીંથી તમે એમ કહી શકો છો કે SLL13π2 212 13 47db તેથી તમે જુઓ કે આખરે ત્યાં ખૂબ તફાવત નથી એક છે 0 217 બીજું 0 212 છે તેથી તેથી 13db હવે તમે અહીં ધારી શકો છો કે આ 13db કેવી રીતે છે તમને આ 13db યાદ છે ખરેખર એકસરખી ગોઠવણીમાં આપણે ફસ્ટ સાઈડ લોબ લેવલ જોયો છે લેવલ હંમેશાં 13db ઓછું હોય છે જયારે આપણી પાસે 8 અથવા વધુ તત્વોની સંખ્યા હોય તેથી અહીં તે જ વસ્તુ છે કારણ કે ખરેખર આ એપ્રેચર છે મારી પાસે એક સમાન રોશની છે અને મેં કહ્યું કે ખરેખર આ કોઈ સિદ્ધાંતની જેમ કંઈક છે જે ત્રુટિ સ્ત્રોતો દ્વારા સ્ત્રોત વહેંચવામાં આવ્યા છે પરંતુ તે એકરૂપ છે તેઓ દખલ કરી રહ્યા છે અને દખલ આ પેટર્ન આપી રહી છે તેથી આ પેટર્ન અને સમાન ગોઠવણી ની પેટર્ન લગભગ તે સમાન છે અભિવ્યક્તિ મુજબ પણ આપણે તે સાબિત કરી શકી હોત તેથી આ ઇ પ્લેન વિશે હતું હવે ચાલો એચ પ્લેન જોઈએ તેથી એચ પ્લેન તમે સરળતાથી શોધી શકો છો કારણ કે આ બધી શરતો સમાન અભિવ્યક્તિઓ હશે કારણ કે તેમનું કાર્ય સમાન છે ફક્ત x અને y એકબીજા સાથે બદલાય છે તેથી જ આ બધી અભિવ્યક્તિમાં જ્યાં b આવી રહ્યું છે તમે તેને a દ્વારા બદલો અને તમને આ વસ્તુઓ મળશે પરંતુ ખરેખર હું કહીશ કે આપણે જે બે પેટર્ન દોરેલી છે ઇ પ્લેન આ છે અને એચ પ્લેન પેટર્ન અહીં આપણે cosθ બનાવ્યું છે તેથી તે cosθ જો તમે લાવો તો પછી આ ફક્ત આપણે a અને b ને બદલીએ છીએ તેથી બંને બાજુથી cosθ શબ્દની ત્રુટિને પણ શામેલ કરવાની જરૂર છે તેથી તમે હંમેશાં ગણતરી કરી શકો છો કારણ કે તમે મૂળ સિદ્ધાંતો જાણો છો તેથી તમે ક્ષેત્રની આ પેટર્ન જાણો છો તેથી તમે હંમેશાં મૂલ્ય મૂકી શકો છો અને આંકડાકીય રીતે તેને ઉકેલી શકો છો ઘણી વિશ્લેષણાત્મક અભિવ્યક્તિઓ હોઈ શકે નહીં પરંતુ તમે તેને ટ્રાયલ એન્ડ એરર વગેરેથી ઉકેલી શકો છો તેથી હું એચ પ્લેન ની વસ્તુઓ નથી લખી રહ્યો તે લગભગ તમે મૂકી શકો છો અને જો તમને વધારે વ્યવહારુ વસ્તુ જોઈએ છે તો વાસ્તવિક વસ્તુ કરો આગળની વાત જે હું કહેવા માંગું છું તે તે છે જે ડાયરેક્ટિવિટી વિશે છે તે એક રસપ્રદ બાબત છે કારણ કે હવે આપણે ક્ષેત્રો Eθ અને Hφ જેવા ક્ષેત્રો ને જાણીએ છીએ તેથી આપણે ડાયરેક્ટિવિટી શોધી શકીએ છીએ પરંતુ જો આપણે તે કરવા માંગતા હોઇએ તો એનો અર્થ એ કે તમે તે Eθ અને Hφ ના અભિવ્યક્તિઓથી Pr શોધી શકો છો તમે જોશો કે ત્યાં એકીકરણ આવી રહ્યું છે જે મુશ્કેલ છે જે હલ કરવું સરળ નથી તેથી લોકો શું કરે છે કે મહત્તમ પાવર રેડિયેશન ની દિશા જે આપણે પહેલાથી જ જાણીએ છીએ કે તે Z 0 છે તેથી ડાયરેક્ટિવિટીઝ ન્યૂમેરેટર આપણે સરળતાથી શોધી શકીએ છીએ વસ્તુ એ છે કે કેવી રીતે શોધવી કુલ પાવર રેડિએટ શું છે તેથી આપણે કહી શકીએ કે જે સંપૂર્ણ શક્તિ ફેલાયેલી છે તે ફાર ફિલ્ડ માંથી ગણતરી કરવાને બદલે આપણે એપ્રેચર ક્ષેત્રોમાંથી પણ ગણતરી કરી શકીએ છીએ કારણ કે જે પણ છિદ્ર મોકલે છે તે એક સરળ રીત છે કારણ કે તે એક સમાન ક્ષેત્ર છે તેથી તેથી જ Pr ની ગણતરી માટે કુલ પાવર રેડિએટર એપ્રેચર ક્ષેત્રની સહાય લેશે તેથી આપણે જાણીએ છીએ કે એપ્રેચર ક્ષેત્ર શું છે તેથી Ey આપણે જોયું છે અને એપ્રેચર માં ચુંબકીય ક્ષેત્ર પણ હશે તેથી હું સરળતાથી લખી શકું છું કે Haax E0 કારણ કે Ea પહેલેથી જ મેં કહ્યું છે કે તે E0 છે તેથી આ એપ્રેચર ઉપર છે તેથી તે બધી બાબતો a2x≤ a2 અને b2y≤ b2 થશે તેથી તમે Prad શોધી શકો છો તે Pr હશે Pr12 a2a2 b2b2E02dxdy કારણ કે તમારું સપાટીનું ક્ષેત્રફળ જે આપણે મેળવી લીધું છે તે z ડિરેક્ટર હશે તેથી તે ઉત્પાદન રદ થશે તેથી આખરે તે હશે PrabE022η અને મહત્તમ કિરણોત્સર્ગ આપણે જાણીએ છીએ z પર મહત્તમ કિરણોત્સર્ગ એ એક θ0 દિશાની બરાબર છે તેથી dpdΩ|θ0r2× pointing vector r212EHɸ EɸH r22ηE2 Eɸ2 તેથી આ Eθ જો હું જાણું છું તો હવે તેને θ0 મૂકો તેથી θ0X0 Y0 Eθ ∝sinɸ Eɸ ∝cosɸ તેથી હવે તમે શોધી શકો છો કે આ E2Eɸ2 શું હશે આ વસ્તુ 1 ની પ્રમાણમાં હશે તેનો અર્થ એ કે કોઈ ɸ વેરિએશન નથી તેથી પછી તમે તેને અહીં મૂકી શકો છો હું ફરીથી આ મૂલ્ય મૂકી રહ્યો છું જો હું તેને મૂકું તો તે r22ηabkE02πr2 બને છે તેથી dpdΩ તમને મળ્યું Pr મને મળ્યું છે તેથી હવે હું ડાયરેક્ટિવિટી શોધી શકું છું તેથી D4π× a2b2E022η2abE022η4πab હવે હું બે વસ્તુઓ કહી શકું છું પ્રથમ હું 4π2 Ab તરીકે લખી શકું છું જે એપ્રેચર નું શારીરિક ક્ષેત્રફળ છે હું એ પણ જાણું છું કે D4π2Aem તેથી તમે જુઓ છો કે આ એપ્રેચર નું ભૌતિક ક્ષેત્ર છે આ એપ્રેચર નો મહત્તમ અસરકારક ક્ષેત્ર છે તેથી શું તારણ આપે છે કે આ કિસ્સામાં Ap અને Aem બંને સમાન છે હવે આપણે તે સમયને એપ્રેચર કાર્યક્ષમતા તરીકેની એક વ્યાખ્યા આપી છે એપ્રેચર ની કાર્યક્ષમતા શું છે તેથી Aperature efficiencyAemAp કારણ કે કોઈપણ એન્ટેના ડિઝાઇનર્સ ની ઇચ્છા છે કે હું Aem શક્ય તેટલું મોટું બનાવવા માંગું છું તેથી આ કિસ્સામાં આપણે કેટલું મેળવીએ છીએ તે 1 અથવા 100 ટકા છે તેથી તમે જુઓ છો કે ભૌતિક ક્ષેત્ર અને એપ્રેચર મહત્તમ અસરકારક અથવા વિદ્યુત ક્ષેત્ર તે સમાન છે કેમ કારણ કે આ એકસરખા પ્રકાશ માટે થાય છે આપણે અન્ય ઉદાહરણો જોશું જો હું એપ્રેચર ને એકસરખી રીતે પ્રકાશિત કરતો નથી તો હું આ નહીં મેળવી શકું તે સમયે પ્રથમ વ્યાખ્યાનમાં એરે એન્ટેના રજૂ કરતી વખતે મેં કહ્યું કે આપણે એન્ટેના લેમ્બડા λ ની દ્રષ્ટિએ મોટો હોવો જોઈએ તેવું કરવાનો પ્રયાસ કરીએ છીએ તેથી તે શારીરિક ક્ષેત્રના કેટલાક પરિબળો ડાયરેક્ટિવિટી હશે હવે આપણે તે જોશું તમે સંપૂર્ણ અસરકારક ક્ષેત્ર તરીકે સંપૂર્ણ ક્ષેત્ર મેળવી શકો છો કે જો તમારી પાસે સમાન રોશની હોય તો કાર્યક્ષમતા 100 ટકા જેટલી હોય જો નહીં તો તમારી પાસે કાર્યક્ષમતા ઓછી હશે અને અહીંથી આપણે બીમ ની કાર્યક્ષમતા જેવી અન્ય બાબતોની પણ ગણતરી કરી શકીએ છીએ કે જેના વિશે આપણે ચર્ચા કરી છે મુખ્ય બીમ માં શક્તિ શું છે તેથી હું બીમ ની કાર્યક્ષમતા પણ લખી શકું છું જે મુખ્ય બીમ માં શક્તિ હશે તેથી beam efficiency02π0nUθɸsinθdθdɸ02π0Uθɸsinθdθdɸ તેથી રેડિયોમેટ્રી રેડિયો એસ્ટ્રોનોમી માટે રડાર માટે ખૂબ ઉંચી બીમ કાર્યક્ષમતાની જરૂર હોય છે લગભગ 100 ટકા નજીક છે જેથી બાજુના લોબ્સ માં અવાજ આવે તેથી તમે જોઈ શકો છો કે આ ખરેખર અનંત ગ્રાઉન્ડ પ્લેન પર લગાવેલા લંબચોરસ એપ્રેચર ની ફીલ્ડ પેટર્ન છે અહીં તેને આલેખ કરવા માટે આ બાલાનીસ પુસ્તકમાંથી લીધેલ છે તેણે a3λ અને b2λ લીધું છે તે એક લંબચોરસ એપ્રેચર છે તેથી તમે જુઓ છો કે ટોચ પરની દિશા 0 છે પરંતુ ત્યાં કેટલી સાઇડ લોબ્સ છે તમે હંમેશાં ગણતરી કરી શકો છો મને લાગે છે કે ત્યાં 4 5 સાઇડ લોબ્સ છે તેથી આ એક લંબચોરસ એપ્રેચર ને બદલે એક ચોરસ છે આ એક ચોરસ એપ્રેચર છે જ્યાં ab3λ છે તે પછી આ પેટર્ન છે જો તમે કાળો જોશો તે ઇ પ્લેન છે અને ડેશડ એચ પ્લેન પેટર્ન છે હવે કારણ કે 'a' મોટો છે તેથી જ તમે જુઓ છો કે એચ પ્લેન સાંકડી છે આ એવી વસ્તુ છે કે જો તમારી પાસે વ્યાપક પરિમાણ વિશાળ છે તો પછી એચ પ્લેન માં તમારી પાસે વધુ સંકુચિત વસ્તુ છે તો આ ફરીથી લંબચોરસ એપ્રેચર અને આ પછી આવશે તેથી તેની સાથે આપણે આ વ્યાખ્યાનને સમાપ્ત કરીશું આગળ આપણે જોશું કે જો આપણી પાસે અન્ય કોઈ રોશની હોય તો આ એકસરખી રોશનીને બદલે આ વસ્તુ કેવી રીતે વર્તે છે